તો આપણે 2D એડ્જ ની ફોર્મ્યુલેશન પર ધ્યાન આપ્યું છે અંતિમ પગલું એ બતાવવાનું છે કે આપણે બધાને એક સાથે સમીકરણની સિસ્ટમમાં કેવી રીતે મૂકવું દિવસના અંતે આપણે ઇચ્છીએ છીએ લિનિયર જેને આપણે સોલ્વ કરી શકીએ તો ચાલો આપણે તેને એક સાથે રાખવાનો પ્રયત્ન કરીએ તેથી આપણે શું કરીશું તે 1D FEM ના કિસ્સામાં જે કર્યું હતું તેનાથી ખૂબ સમાન હશે આપણે શું કર્યું આપણે એક લાઇન લીધી અને આપણે તેને એલિમેન્ટ માં કાપી અને સમીકરણોની સિસ્ટમ બનાવી તો ચાલો આપણે તે જોઈએ તેથી આ વિશે વાત કરવા માટે ન્યૂનતમ વચ્ચેનું મેપિંગ કરવું હવે આપણે આ એડ્જ ને b કહીએ આ ત્રિકોણ નથી તેથી હું કેવી રીતે ફિક્સ કરી શકું કે કોણ 0 હશે કોણ 1 હશે અને કોણ 2 હશે વિધ્યાર્થી તમે જે ઇચ્છો તે રીતે પસંદ કરી શકો છો પરંતુ પ્રેક્ટિસ જે ડોમેનને અવ્યવસ્થિત કરે છે તે તમને દરેક એલિમેંટનું લિસ્ટ આપશે જે તે નોડ્સનું લિસ્ટ આપશે તેથી ઓછામાં ઓછું કેટલાક માટે મારો અર્થ છે કે તે ત્રણ નોડ અને કેટલાક ક્રમમાં તેથી તમે પ્રથમ પસંદ કશકશો 0 માટે બીજો 1 માટે ત્રીજો 2 માટે તેથી આ તમારી પાસે CAD સોફ્ટવેરથી મેશ વડે આવે છે જેનો ઉપયોગ આપણે ડોમેન મેશ કરવા માટે કરીશું તેથી તે તમને એક પ્રકારે આપવામાં આવ્યું છે પરંતુ તેના વિશે સિક્રેટ કંઈ નથી જો તમે ખરેખર ઇચ્છતા હોત તો તમે તેને ફરીથી બનાવી શકો છો ઠીક છે મશીન સોફ્ટવેર ઘડિયાળની દિશાના સંમેલનને અનુસરવા માટે આંતરિક રીતે પ્રયાસ કરી શકે છે પરંતુ ઘડિયાળની દિશામાં હજી પણ તમે ક્યા ઘડિયાળ પર પ્રારંભ કરી રહ્યા છો તે તમને જણાવશે નહીં તમે 6 વાગ્યાથી થી પ્રારંભ કરી રહ્યાં છો બપોરે 12 વાગ્યેથી પ્રારંભ કરી રહ્યા છો કે 9 વાગ્યે થી તેથી અને તે કન્વેન્શન ન થવું જોઈએ આપણને ફક્ત ત્રણ નોડ જ જોઈએ છે હવે આ લોકલ નોડ નંબરોને અનુરૂપ મને ગ્લોબલ નોડ નંબરોને કેવી રીતે ફિક્ષ કરવું તે નક્કી કરવાનું છે કારણ કે એકવાર હું વાંચવાનું શરૂ કરીશ અને હું જોઇશુ કે ત્યાં કોઈ નોડ છે કે જેનું પુનરાવર્તન કરવામાં આવશે તો હું તેને એક નવી સંખ્યા આપીશ નહીં તેથી તે કોડનો એક ભાગ છે કે જે મારે લખવો છે તો ચાલો આને ગ્લોબલ નોડ નંબર 1 કહીએ આને ગ્લોબલ નોડ 2 આને ગ્લોબલ નોડ 3 અને આને ગ્લોબલ નોડ 4 કહીએ વિદ્યાર્થી સ્થિતિનું હોવું એ હા ચાલો આપણે કહીએ કે જ્યારે હું CAD ફાઇલમાં વાંચું છું ત્યારે તે મને એલિમેંટ b અને નોડ માટે એલિમેંટ a અને નોડ માટે એલિમેંટ 'b' આપશે પરંતુ 2 નોડ કોમન છે તેથી જ્યારે હું ગ્લોબલ નંબરિંગ કરી રહ્યો છું ત્યારે બરાબર છે ત્યારે મારે ડબલ ગણતરી કરવી જોઈએ નહીં તેથી જો આપણે નોડ આધારિત FEM કરી રહ્યા હોઈએ તો આપણે અહીં રોકાઈશું પરંતુ આપણે નોડ આધારિત નથી કરી રહ્યા પરંતુ આપણે એક એડ્જ છે તેથી ચાલો જોઈએ કે તેને કેવી રીતે કરવું તેથી ત્યાં ઘણા કન્વેન્શન છે એક કન્વેન્શન ફક્ત નીચેની રીતે નાના લોકલ નોડ નંબરથી મોટા લોકલ નોડ નંબર સુધી છે જે તે 1 કન્વેન્શન હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે આ લોકલ નંબર 0 હોઈ શકે છે આ લોકલ નંબર 1 આને લોકલ નંબર 2 કહીશ તેથી તમે કેવી રીતે તેને વ્યાખ્યાયિત ની જરૂર છે તેથી લૉજિક ફક્ત આ જ હોઈ શકે છે જે અહીં છે અને જે અહીં છે વિદ્યાર્થી શું તમે બધા સમીકરણો માત્ર કંટીન્યુ રાખી શકો છો તેથી નેચરલ પ્રશ્ન ધરાવે છે પરંતુ તે આ લોકલ થી ગ્લોબલ સુધીની સંભાળ રાખીને ફિક્સ કરી શકાય છે આપણે જોશું કે કેવી રીતે થશે તેથી આપણે લોકલ એડ્જ નંબર 5 છે આ છે તો ચાલો આપણે અહીં તે લખીએ તે ગ્લોબલ છે તેથી હવે જેમ મારી પાસે લોકલ એડ્જ ઉદાહરણ તરીકે આ રીતે નિર્દેશ કરવાનું કહી શકાય છે તેવી જ રીતે આ પણ કરી શકાય છે અને આ જ રીતે આ લેન્ડ અપ હોઈ શકે છે અને 5 એ 2 થી 4 માથી મળશે તેથી મારે ફક્ત એક જ બાબતની કાળજી લેવી જોઈએ કે કોમન એડ્જ નાની સંખ્યાથી મોટી સંખ્યામાં છે વિદ્યાર્થી તો 2 થી 0 માં 1 છે જે બાષ્પીભવન કરે છે 2 થી 0 ગ્લોબલ નોડની દ્રષ્ટિએ અહીં 0 ઉપર કોઈ સંખ્યા નથી વિદ્યાર્થી ઠીક છે શું આ ભાગ સ્પષ્ટ છે તેથી આ એવી વસ્તુઓ છે જેનો તમારે કોડ કરતી વખતે ખૂબ કાળજી લેવી પડશે ત્યાં ગ્લોબલ કન્વેન્શનનો એક સમૂહ છે અને લોકલ કન્વેન્શનનો એક સમૂહ છે 1 થી 1 મેપિંગ માટે તેથી 5 એ 2 થી 4 તરફ નિર્દેશ કરે છે જ્યારે હું ગ્લોબલ એડ્જ સમીકરણ પદ્ધતિઓ કરી ત્યારે આ ખૂબ જ સારી રીતે કરવું મહત્વપૂર્ણ છે હવે પછી જે કરવાનું છે એટ્લે મારો અર્થ એ છે કે જ્યારે આપણે બાઉન્ડ્રીની કન્ડિશન ની સામે સ્કેટર્ડ ફિલ્ડ ની ફોર્મ્યુલેશન તરફ નજર નાખીએ ત્યારે આપણે તેના પર જમણી બાજુ ઘણું ધ્યાન આપતા હતા પરંતુ હવે ડાબી તરફ પણ એક નજર કરવાનો સમય છે તો ડાબી બાજુની ટર્મ જે ફરીથી અને ફરીથી દેખાય છે તે આ ફોર્મની જ છે તેથી તે ત્યાં હતો તેથી આ ડાબી બાજુ ની ટર્મ હતી તેથી હવે જ્યારે હું એલિમેન્ટ ફરીથી અને ફરીથી દેખાશે તેથી હું આને લખવા માટે એક શોર્ટકટ લઈ રહ્યો છું માત્ર એક શોર્ટકટ જે આ રીતે દર્શાવાશે તેથી જ્યારે તમે કેપિટલ જુઓ મારો કહેવાનો અર્થ કે આ એક્સપ્રેશન તેથી એક સમીકરણ મેળવવા માટેની સિસ્ટમ માટે FEM પ્રક્રિયા શું હતી તો માની લો કે ફક્ત 2 એલિમેંટ્સના આ ખૂબ જ સરળ ઉદાહરણને લો કે મારા મેશ એ ફક્ત 2 એલિમેંટ્સથી બનેલ છે પછી મારી પાસે કુલ કેટલી એડ્જ છે વિદ્યાર્થી 5 5 એડ્જ અને હું દરેક એડ્જ માટે અને દરેક સમીકરણમાં 5 વેરિયેબલ્સ મળશે તેથી તે એક સામાન્ય પ્રક્રિયા બનશે તેથી ચાલો આપણે તેને લઈએ અને આપણે જે સમીકરણો મેળવવાનો પ્રયત્ન કરીશું જો હું એડ્જ નંબર 5 નો ઉલ્લેખ કરું છું હવે ધાર નંબર 5 એ મેં લીધેલ છે કારણ કે તે બંને એલિમેંટ્સ માટે કોમન છે તેથી ફરીથી 1 D કેસની જેમ મારી પાસે પણ પસંદગી હતી કે બેસિસ ફંક્શન ફક્ત 1 એલિમેંટ સાથે જોડાયેલું હોવું જોઈએ અથવા કોઈ વસ્તુનું લિનિયર b ઉપર નોન ઝીરો છે તેથી તમે માની શકો છો કે હું કન્વેન્શનનો ઉપયોગ કરવા માંગુ છું તેથી હવે એ કયા એલિમેંટ સાથે જોડાયેલા છે કહીએ કે એલિમેંટ a અને લોકલ નોડ લોકલ એડ્જ નંબર શું હશે 2 નું એલિમેંટ b લોકલ એડ્જ નંબર વિદ્યાર્થી 0 લોકલ એડ્જ નંબર વિદ્યાર્થી 2 2 તેથી આ મારૂ છે વિદ્યાર્થી તે સાઇન શું છે જેની દિશા થીમ પ્રમાણે નથી કારણ કે આપણે જોબ માટે વપરાયેલા ત્રણને જોયા છે તેથી પ્રશ્ન એ છે કે T આ 2 ફંક્શન અને પર જુદી જુદી સાઇન છે તેનાથી કોઈ ફરક પડશે નહીં તેનો અર્થ એ કે મને સમીકરણોની સિસ્ટમમાં માઇનસ સાઇન મળશે તેથી ફરી એકવાર મારે ચોક્કસ ઉલ્લેખ કરવો જોઈશે કે હું થોડો ધીમી ગતિએ જાઉં હું ફક્ત ને લઈ શકું છું 1 સમીકરણ તરીકે ને લો બીજું સમીકરણ મેળવવા માટે આ એક શોર્ટકટ જેવું છે જે આપણે તે જ સમયે લઈશું વિદ્યાર્થી સર હવે આપણે લોકલી કામ કરી રહ્યા છીએ ના આ ઠીક છે આ એક ટેસ્ટીંગ ફંક્શન છે વિદ્યાર્થી અમે T 2 અને a 2 લઈ રહ્યા છીએ હા કારણ કે મારે બે વસ્તુના સંયુક્ત લેવો પડશે હું આ કરી રહ્યો છું તેનું કારણ છે કે આપણે કહ્યું હતું કે ત્યાં 5 ગ્લોબલ એડજ છે તેથી ત્યાં 5 વેરીએબલ હશે તેથી મને 5 સમીકરણો મળવા જોઈએ ત્યાં કેટલા લોકલ ત્રિકોણ છે કહેવાનો અર્થ કે ત્યાં છ લોકલ ત્રિકોણ છે તેથી હું એક વધારાનું સમીકરણ મેળવીશ એટલે કે મને છ સમીકરણો અને પાંચ વેરીએબલ મળશે તેથી તેને છોડો મેં આ બંનેને જોડ્યા છે તેથી હવે ચાલો જોઈએ કે જ્યારે હું મારું વીક ફોર્મ લઉં છું ત્યારે શું થાય છે તેથી ચાલો બધાં અહીં આપણા વીક ફોર્મ પર પાછા જઈએ હજી પણ અહીં વીક ફોર્મ છે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે તે કોન્ટોર ઇન્ટિગ્રલ છે તો ચાલો આપણે તરફ પાછા આવીએ તરફ નહિ વિદ્યાર્થી T t b માટે આપણે 2 લઈ શકીએ છીએ એલિમેન્ટ છે અથવા આમાંની સંખ્યાને કેટલું સારું નામ આપવું જોઈએ